કેમ છો આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે તેથી વિવિધ સ્તરે અને ગ્રાહક તરફથી ઘણી વિનંતીઓ છે તેથી દરેક ગ્રાહકની અપેક્ષા અથવા આવશ્યકતા હોય છે અને પ્રોવાઇડરઓ કેટલાક SLA સાથે એક વિશેષ વસ્તુ પ્રદાન કરે છે તેથી સૌ પ્રથમ ગ્રાહક જાણવા માંગે છે કે કયા પ્રોવાઇડરએ પ્રોવાઇડરની શાખામાંથી પ્રોવાઇડરની પસંદગી કરવી જોઈએ જ્યાં ગ્રાહક અપેક્ષાથી સંતુષ્ટ હશે અને SLA નું સન્માન કરવામાં આવશે અને પ્રોવાઇડર પણ તેમનો નફો મહત્તમ કરવા માંગે છે અહીં કેટલાક પાસાઓ જોવા મળી ચૂક્યા છે અહીં આ તમામ સલામતી અને અન્ય પાસાઓને જોતા આપણે જોતા નથી કે આ કલાઉડ ના બજારમાં કોઈ અવતરણ છે કે નહીં વસ્તુઓ જોવાની કોઈ સંભાવના અથવા અભિગમ છે કે નહીં તે હું કેવી રીતે કરી શકું અમે આ જ શોધી રહ્યા હતા તેથી તે ક્લાઉડ માર્કેટપ્લેસ છે તેથી આપણે જે જોઈએ છીએ તે ઘણા પ્રોવાઇડરઓ ઉપલબ્ધ છે ત્યાં ઘણા ગ્રાહકો છે તેથી તે વસ્તુ કેવી રીતે પસંદ કરવી તે એક બજાર છે તેથી જો આપણે જોઈએ કે ઉપલબ્ધ ક્લાઉડ સર્વિસઓ માં ઝડપી વધારો થયો છે તેથી ઘણા સર્વિસ પ્રોવાઇડરઓ છે અને આવી વસ્તુઓ ઝડપથી વધી છે અને સર્વિસઓની વિવિધ ગુણવત્તા વાળા પ્રોવાઇડરઓની મોટી સંખ્યા છે વસ્તુઓ યોગ્ય છે તેથી વિવિધ પ્રોવાઇડરઓની સર્વિસઓની વિવિધ ગુણવત્તા અને ગ્રાહકોના ઉપયોગના વિવિધ પ્રકારના કેસ છે તેથી ગ્રાહક આધારિત વપરાશના કેસોમાં દરેકમાં વિવિધ આવશ્યકતાઓ સાથે અથવા બહુવિધ આવશ્યકતાઓ સાથે ગ્રાહકના ઉપયોગના કિસ્સાઓ હોય છે તેથી સમીક્ષા ગ્રાહકની આવશ્યકતા પર આધારિત છે તે ગ્રાહક થી ગ્રાહક માં બદલાય છે તેથી આ બીજું પાસું છે અને કેટલાક સંદર્ભોમાં આપણે જોઈએ છીએ કે તેણે 2007થી 2011 સુધી દરરોજ બનાવેલા એમેઝોન VM ની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે તેથી વસ્તુઓની મોટી માંગ છે તેથી તે બધી વસ્તુઓ ને ઓફરમાં રાખીને અથવા તેમને ધ્યાનમાં રાખીને વચેટિયા તરીકે કહી શકીએ છીએ અથવા કેટલીક વાર ગ્રાહક માટે શ્રેષ્ઠ ક્લાઉડ પ્રોવાઇડર સૂચવવું અથવા ગ્રાહકના હિતોનું રક્ષણ કરવું એ બુદ્ધિશાળી બ્રોકર હોઈ શકે છે તેથી મારે એક વચેટિયો અથવા બુદ્ધિશાળી બ્રોકરની જરૂર છે જે બ્રોકિંગ સર્વિસ આપે છે જે ચોક્કસપણે ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે અને ગ્રાહકની જરૂરિયાતોને આધારે શ્રેષ્ઠ ક્લાઉડ પ્રોવાઇડર અથવા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર પણ સૂચવે છે તેથી તે આપણી જરૂર છે અથવા લોકો તેના પર કામ કરી રહ્યા છે હું કેવી રીતે પસંદ કરી શકું હું કેવી રીતે તોડી શકું હું બુદ્ધિશાળી એજન્ટ અથવા બ્રોકર સાથે વસ્તુઓ કેવી રીતે પસંદ કરી શકું તેથી અલબત્ત પ્રેરણા એ છે કે ક્લાઉડ પ્રોવાઇડરની આ લવચીક પસંદગી પર ચર્ચા કરું છું ત્યારે હું કેટલો આત્મવિશ્વાસ ધરાવી શકું છું અથવા હું પ્રોવાઇડર પર વિશ્વાસ કરી શકું છું તેથી સુરક્ષા દરમિયાન અમે કેટલાક પાસાઓ જોયા છે અથવા ચર્ચા કરી છે તેથી ટ્રસ્ટની ગણતરી કરવામાં મોટો પડકાર છે તેથી શરૂઆતની યોગ્યતા મહત્વપૂર્ણ છે તેથી તે સર્વિસનું નિરીક્ષણ કરતું એક પરિબળ છે કે જે કંઈ પણ હોય સર્વિસઓ પર કેવી રીતે નજર ના મહત્વપૂર્ણ પાસાં છે તેથી જ્યારે પણ કોઈ વિક્રેતા હોય છે તેથી વેન્ડર લોક ઇનની સમસ્યા છે તેનો અર્થ એ છે કે તમે કેટલાક પ્રોવાઇડર સાથે કામ કરો છો અને જો પ્રોવાઇડરઓ સર્વિસને નક્કી કરેલ મર્યાદા સુધી આપતા ન હોય અથવા પ્રોવાઇડર અથવા CSP સર્વિસ પૂરી પાડતી ન હોય તો તમે તે પ્રોવાઇડર સાથે બંધ થઈ જાઓ છો તેથી બીજા વિક્રેતા પાસે જવું મુશ્કેલ છે અને તે ફક્ત એટલું જ નથી કે તમારે હવે નિયમો અને શરતો સાથે જવું પડશે અથવા ગ્રાહકે પ્રોવાઇડરના નિયમો અને શરતો પર જવું પડશે તેથી વેન્ડર લોક ઈન પણ એક મહત્વપૂર્ણ પહેલ છે જે આપણે જોવાની જરૂર છે તેથી ઘણી પ્રેરણાઓ અથવા બ્રોકરની જરૂર પડી શકે છે તેથી જો તમે આ પ્રેરણાના આધારે ઉદ્દેશો જુઓ તો મુખ્ય ઉદ્દેશ સૌથી યોગ્ય પ્રોવાઇડરની પસંદગી કરવાની છે જે ગ્રાહકોની QoS આવશ્યકતાઓને પૂરી પાડી શકે પ્રોવાઇડરની SLA સૈટિસ્ફૈક્શન વિશ્વાસપાત્રની ડિગ્રીની ગણતરી એ પેટા ઉદ્દેશોમાંનો એક હોઈ શકે છે જેમ કે હું ખાતરી આપું છું કે SLAની સૈટિસ્ફૈક્શન માટે નિર્ણય લેવાની સિસ્ટમ એ બીજું પાસું છે તેથી જો પ્રોવાઇડરને યોગ્ય સર્વિસ ન મળે અથવા તે ગ્રાહકની દૃષ્ટિએ અથવા તે મિડલ વેરના પાસાઓથી હોય તો શું હું સર્વિસને એક પ્રોવાઇડરથી બીજા પ્રોવાઇડરમાં સ્થળાંતર કરી શકું છું અમે VM માઇગ્રેશન હોય તો શું એપ્લિકેશન વસ્તુઓ પર સ્થળાંતર કરવામાં આવશે કે નહીં આ પ્રકારની બાબતોને વિવિધ સંસ્થાઓએ ટેકો આપ્યો છે કારણ કે આપણે VM સ્તરે હાર્ડવેર અને ઘણા પ્રકારની વસ્તુઓ પર નજર કરીએ છીએ પરંતુ શું આ પ્રકારનું સ્થળાંતર એક પ્રોવાઇડરથી બીજા પ્રોવાઇડર માં સમગ્ર એપ્લિકેશન પર સ્થળાંતર કરી શકે છે તેથી એકવાર આપણે સ્થળાંતર કરીએ અથવા આમાંના અથવા આમાંના ઘણા પાસાઓમાંથી કોઈ પણ કરીએ આપણે બોલાવવાની જરૂર છે તેથી વસ્તુઓમાં યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા હોવી જોઈએ જે એક પાસું છે તેથી મારે કેટલાક નિર્ણય લેવાનું સમર્થન કરવાની જરૂર છે જે મને તે કરવાની મંજૂરી આપે છે બીજું પાસું એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં વસ્તુઓને ખૂબ કઠોર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતી નથી જે તમારા પ્રદર્શન અનુસાર જરૂરી છે મુદ્દો એ છે કે આ બધા માપદંડો આપણા સુધી ખૂબ ચપળતાથી પહોંચતા નથી ખાસ કરીને ગ્રાહકોની વિગતો આપવામાં ઘણી મુશ્કેલી પડે છે તેથી મારે જે કરવાનું છે તે પાસાઓ માટે પણ જવાબદાર હોવું જોઈએ તેથી કેટલાક જુદા જુદા અભિગમો છે અને તેમાંથી ઘણા અહીં અજમાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક અહીં છે પરંતુ ક્લાઉડ cmp જેવા ઘણા જુદા જુદા અભિગમો છે જે કલાઉડમાં એક ટૂલ છે જે QoS ઓફર ના આધારે કલાઉડ પ્રોવાઇડરની તુલના કરે છે અને વપરાશકર્તાને ક્લાઉડ પસંદ કરવામાં મદદ કરે છે તેથી કલાઉડ ટૂલ છે જે ક્લાઉડ પ્રોવાઇડર્સની તુલનામાં તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસની ગુણવત્તાને માપવા માટે કરવામાં આવે છે તેથી તેના આધારે વપરાશકર્તાઓ અથવા ગ્રાહકો ક્લાઉડ પસંદ કરી શકે છે ત્યાં અસ્પષ્ટ પસંદગી પદ્ધતિ સાચી હોઈ શકે છે તેથી અસ્પષ્ટ પ્રોવાઇડર પસંદગી પદ્ધતિઓનું ધ્યાન રાખે છે જે પણ યોગ્ય છે કારણ કે વિગતોમાં ઘણી અસ્પષ્ટતા છે વપરાશકર્તાની આવશ્યકતાઓની અસ્પષ્ટ પ્રકૃતિને ધ્યાનમાં રાખવા માટે પ્રોવાઇડર સાથે સૈટિસ્ફૈક્શનના માપદંડ સાથે એક માળખું છે તેથી વપરાશકર્તાની આવશ્યકતાની અસ્પષ્ટ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ગ્રાહક આ પગલાના આધારે માપની ગણતરી કેવી રીતે કરવી તે કહી શકે છે જે પ્રોવાઇડર સાથે સૈટિસ્ફૈક્શનનું માપ છે પ્રોવાઇડર પસંદગી માળખું પ્રદાન કરે છે જે પ્રોવાઇડરની વિશ્વસનીયતા અને ક્ષમતાને ધ્યાનમાં લે છે તેથી જો તમે આ જુદા જુદા અભિગમો જુઓ તેથી આ એક છે કે તે વસ્તુઓ માટે યોગ્ય પ્રોવાઇડર શોધવાનો પ્રયાસ કરે છે બીજું તે પ્રકારની વસ્તુઓ વચ્ચે ઘણા ઓવરલેપ્સ છે તેઓ વપરાશકર્તા અથવા ગ્રાહકની આવશ્યકતાઓનું પાલન કેવી રીતે કરે છે અથવા પસંદગીની એકંદર પદ્ધતિને ઇનપુટ કરે છે તે અર્થમાં ઓવરલેપ થાય છે વગેરે વગેરે તેથી જો તમે ગ્રાહક QoS પેરામીટર વગેરે જેવી અન્ય ગુણવત્તાયુક્ત સર્વિસઓ વિશે વાત કરી શકીએ છીએ તેથી તે કોઈપણ ક્લાઉડ પ્રોવાઇડરના કિસ્સામાં છે અમારી પાસે માપદંડોનો સમૂહ છે જે પ્રોવાઇડરઓ પ્રદાન કરે છે અથવા વચન આપેલા ક્યુઓએસ મૂલ્યો યોગ્ય છે તે વસ્તુના આધારે તેઓ વિવિધ પ્રકારના પ્રોવાઇડર વિવિધ પ્રકારના ક્યુઓએસ મૂલ્યો અથવા મારા જેવા QoS પેરામીટર નું વચન આપે છે જેમ કે પ્રોવાઇડર કહે છે કે 99 99 ટકા અપટાઇમ અથવા એટલું બધું સુરક્ષા સ્તર છે અથવા કદાચ તે બેન્ડવિડ્થ ઉપલબ્ધ છે વગેરે વગેરે વગેરે તેના આધારે આપણે અલગ રીતે વિશ્વાસ કરી શકીએ છીએ તે વસ્તુઓ પરનો વિશ્વાસ તમામ પ્રોવાઇડરઓ પર સર્વગ્રાહી હોઈ શકે છે અથવા હું વિવિધ ધોરણો પર આધાર રાખી શકું છું જેમ કે મને ઉપલબ્ધતાની વસ્તુઓ ગમે છે હું કહું છું કે આ બાબતો પર વિશ્વાસ કોઈ ચોક્કસ પ્રોવાઇડર પર વિશ્વાસ છે તેવા અનુભવ પર આધારિત છે 0 29 સ્કેલ છે હું સ્કેલ 0 029માં માનું છું હું તેના પર 8 8 મૂલ્ય અને 0 8 મૂલ્ય માં વિશ્વાસ કરું છું તેથી વિવિધ ટ્રસ્ટ વેલ્યૂ છે અને તેમને સ્વતંત્ર રાખવામાં આવે છે કારણ કે તે ટ્રસ્ટ વેલ્યુને જોવા માટે વિવિધ પ્રકારના માપદંડો હોઈ શકે છે કારણ કે તે ટ્રસ્ટ વેલ્યૂ જેવા કે વચન ૧ નું ટ્રસ્ટ વેલ્યૂ ૧ વચન ૨ અને ટ્રસ્ટ વેલ્યૂ ૨ હોઈ શકે છે અને તે જ છે તે જોવા માટે વિવિધ પ્રકારના માપદંડો હોઈ શકે છે ટ્રસ્ટની ગણતરીઓ માટે વિવિધ પદ્ધતિઓ છે ટ્રસ્ટની ગણતરીઓ માટે ઘણી વસ્તુઓ છે જે વસ્તુઓના ઇતિહાસ માટે જાય છે અને ઇતિહાસ ને જુઓ અને પછી ગણતરી કરો અને થર્ડ પાર્ટી ઓડિટર્સ છે જે તે ટ્રસ્ટો પર નજર રાખે છે અને ટ્રસ્ટની ગણતરી કરવાની પદ્ધતિઓ છે તેથી જો આપણે કોઈ લાક્ષણિક માર્કેટપ્લેસ આર્કિટેક્ચર વિનંતી કરે છે અને તે અન્ય ઇનપુટ લે છે અને વસ્તુઓ નક્કી કરે છે અન્ય બ્લોક મોનિટરિંગ મોડ્યુલ્સ છે આ પ્રોવાઇડર ટ્રસ્ટગણતરીના આધારે માઇગ્રેશન ડિવાઇડરના ઇનપુટ માટે જઈ શકે છે અને આ માઇગ્રેશન મોડ્યુલ ટ્રેક રાખતું નથી જે પ્રોવાઇડરઓ છે તેમની લોડિંગ ક્ષમતા અને વસ્તુઓના પ્રકારો છે અને તેના આધારે તેઓ કયા પ્રોવાઇડરની પસંદગી કરવાની જરૂર છે જેના પર તે આગળ વધે છે તેથી પ્રોવાઇડરની પસંદગી માટે આ સાચું છે તેથી એક બાજુ તે આવશ્યકતાની વિનંતી કરે છે તેથી પ્રોવાઇડર પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે વિવિધ QoS પેરામીટરો અને વસ્તુઓના પ્રકારોનું નિરીક્ષણ નક્કી કરે છે તેથી તે આવો અભિગમ હોઈ શકે છે પરંતુ વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓ છે જેમ કે ગ્રાહકની કેવી જરૂર પડશે પછી તે ખૂબ જ ચપળ રીતે વ્યાખ્યાયિત હોય અથવા વસ્તુઓની અસ્પષ્ટતા હોય જો આ અસ્પષ્ટતાને કેવી રીતે નિયંત્રિત કરવી અથવા આ અસ્પષ્ટતાઓ માટે કેવી રીતે જવું ત્યાં ફરી ફઝી ઇન્ફેરેન્સ એન્જિન પર કામ કરે છે તેથી આ આર્કિટેક્ચર નો એક મોટો બ્લોક ડાયગ્રામ અને તેની વિશ્વાસપાત્રતા છે તેથી તે પ્રોવાઇડર દ્વારા પૂરા પાડવામાં આવેલા QoS તરીકે ઇનપુટ લે છે અને તેની વિશ્વસનીયતાઆઉટપુટ ગ્રાહકના અધિકાર માટે પ્રોવાઇડરની યોગ્યતા છે તેથી મારી પાસે એક બાજુ પ્રોવાઇડરની લાયકાત છે તેથી આપણી પાસે જે છે અથવા વપરાશકર્તાની જરૂર છે તે કહેવા માટે કે આપણી પાસે અન્ય કદમાં શું છે તો આપણી પાસે વસ્તુઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસઓની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતા છે તેથી આ કિસ્સાઓમાં આ ફઝી ઇન્ફેરેન્સ એન્જિન આ બંનેની કાળજી લે છે અથવા આ ને ધ્યાનમાં લે છે અને છેવટે એક આઉટપુટ આપે છે જે આ ચોક્કસ ગ્રાહક માટે મૂળ પ્રોવાઇડર હોવું જોઈએ તેથી તેનો ઉદ્દેશ ક્લાઉડ માર્કેટપ્લેસ માં યોગ્ય પ્રોવાઇડર શોધવાનો છે ગ્રાહકની વિનંતી મહત્તમ યોગ્યતા પ્રદાન કરવા માટે મોકલવામાં આવે છે સબ્સ્ક્રિપ્શન ફંકશનમાં મૂકી શકાય છે તેથી તે માત્ર એટલું જ નથી કે ગ્રાહક બાજુ નિયમ સેટનો સમૂહનક્કી કરવામાં આવશે જેનો હિસાબ પણ લેવાની જરૂર છે તેથી ગ્રાહક પાસે ફઝી સિસ્ટમ અને પ્રોવાઇડરઓ ફિટનેસના આધારે નિયમ મૂલ્યાંકન કરે છે વસ્તુના અન્ય પાસાના અન્ય પાસાઓ પણ છે તેથી આ આખી બાબત પ્રોવાઇડરની પસંદગી તરફ દોરી જાય છે તેથી તે મૂળભૂત રીતે સિસ્ટમ માં બંધ બેસે છે અને તે પ્રોવાઇડરની પસંદગી જાળવી રાખે છે તેથી એક લાક્ષણિક દૃશ્ય નો ઉપયોગ કરે છે તેથી આપણે જે કરીએ છીએ તે QoS પર આધારિત છે અને તેના આધારે ઇનપુટ વેરિયેબલ એ છે કે ઇનપુટ સાથે મારો મતલબ એ છે કે તે સભ્યપદ ફરીથી જુદા જુદા ધોરણે કાર્ય કરે છે પછી અમે તે આઉટપુટ મેમ્બરશીપ ફંક્શન બનાવીએ છીએ આઉટપુટ મેમ્બરશીપ ફંક્શન સામાન્ય રીતે અત્યંત નબળા મધ્યમ સ્તરો સાથે ખૂબ જ સારું અને ઉત્તમ છે આના આધારે અમે ગણતરી કરીએ છીએ કે વસ્તુઓ માટે યોગ્ય પ્રોવાઇડર શું હોવું જોઈએ ત્યાં એક મોનિટરિંગ મોડ્યુલ દ્વારા અનુભવની ઉપલબ્ધતા છે જે ચોક્કસ સમયે અનુભવવામાં આવે છે પછી કોઈ ચોક્કસ પ્રોવાઇડર દ્વારા વિવિધ VM માટે જુદા જુદા વચનો શું છે અને તે SLAઉત્પન્ન કરે છે અને બેન્ડવિડ્થ પર ઉપલબ્ધ SLA વગેરે પર ચોક્કસ VM 1 માટે તે SLA માટે સૈટિસ્ફૈક્શન ઉત્પન્ન કરે છે તેથી વર્તમાન મોનિટરિંગ સમયગાળામાં આ પ્રકારના સર્વિસ પ્રોવાઇડર અથવા ચોક્કસ સર્વિસ ઇન્સ્ટન્સની કામગીરી ઉત્પન્ન થાય છે તેથી તેનો અર્થ એ છે કે અમે તે કરવાનો પ્રયાસ કરીએ છીએ અમે સર્વિસ પર નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેઓ વિવિધ પ્રોવાઇડરઓ નું પ્રદર્શન કરી રહ્યા છે અને વિવિધ સર્વિસ ઇન્સ્ટન્સ અથવા કદના આધારે યોગ્ય રીતે વિશેષ પ્રોવાઇડરની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે તેથી જો તમે મોટી વાર્તા તરીકે જુઓ તો આપણે શું કરી રહ્યા છીએ તેથી અમારી પાસે એક બાજુ એક ગ્રાહક છે જેને તેની જરૂર છે મારે આ પ્રોવાઇડરને ચોક્કસ પ્રોવાઇડર અથવા પ્રોવાઇડર સેટ માં ફિટ કરવાની જરૂર છે જેમ કે ગ્રાહક માટે જુઓ કે તે પ્રોવાઇડર માટે છે યોગ્ય વસ્તુનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે ઇતિહાસ સાથે પ્રદર્શન પણ સાચું છે તો જુદા જુદા પર્ફોમન્સ શું છે પ્રોમિસ વેલ્યુ જેવા આ વચનના આધારે વપરાશકર્તા અથવા ગ્રાહક દ્વારા જુદા જુદા સમયે કેટલો અનુભવ કરવામાં આવે છે તેથી t સમયે ગણતરી કરતી વખતે હું વિવિધ પ્રોવાઇડરઓ માટે વિચારું છું તેના આધારે આ મોનિટરિંગ યુનિટ સમજાવે છે કે તે વિવિધ સર્વિસ ઇન્સ્ટન્સ માટે ચોક્કસ પ્રોવાઇડરની કામગીરી અથવા તેના આધારે કોઈ ચોક્કસ પ્રોવાઇડર પર કેવી રીતે પ્રદર્શન કરે છે અને અમે ગ્રાહકની યોગ્યતા લેતી સિસ્ટમ ગોઠવી તેથી તે સંભવિત પ્રોવાઇડર છે અથવા તે રેન્ક પણ આપી શકે છે કે તે પ્રથમ સેકન્ડ છે અને અત્યાર સુધી આગળ છે વગેરે વગેરે કેટલાક જુદા જુદા પરિબળો હશે જેમ કે અમે ઉપલબ્ધતા પર વિચાર કરી રહ્યા છીએ અન્ય ઘણા પરિબળો હોઈ શકે છે ખર્ચ પણ એક પરિબળ છે અને જરૂરિયાત મોટી ભૂમિકા ભજવે છે પછી ભલે મારો સમય મહત્વપૂર્ણ હોય અથવા ડેટા મહત્વપૂર્ણ હોય અથવા વધુ ચોકસાઈ વધુ મહત્વપૂર્ણ હોય અથવા સમય વધુ મહત્વપૂર્ણ છે અને ઉપયોગમાં રહેલી વસ્તુઓનો પ્રકાર અમલમાં આવે છે તેથી જો કોઈ ચોક્કસ સિસ્ટમ પ્રોવાઇડર પર કંઈક ચાલી રહ્યું હોય તો એક પ્રોવાઇડરથી બીજા પ્રોવાઇડરમાં સ્થળાંતર જરૂરી છે તેથી અસ્પષ્ટ નામની વસ્તુ હોવી જરૂરી છે સ્થળાંતર કરતાં ઓછી હોય તો સ્થળાંતર કરવામાં આવે છે તો હું શું કરું છું આપણે શું કરી રહ્યા છીએ મને લાગે છે કે હું ગ્રાહકો માટે ખાસ છું કે વિશેષ સેવાનું ઇન્સ્ટન્સ ચાલી રહ્યું છે તેથી સૈટિસ્ફૈક્શનની માત્રાની ગણતરી કરવામાં આવી રહી છે જો સૈટિસ્ફૈક્શનની માત્રા થ્રેશોલ્ડ કરતાં ઓછી હોય તો નવા પ્રોવાઇડર અથવા નવી સેવાને ઉદાહરણ માં સ્થળાંતર કરવાની જરૂર છે અહીં પણ આ ફઝી ઇન્ફેરેન્સ એન્જીનનો ટિપિકલ ઇન્સ્ટન્સ છે અમે તેના આધારે SLA સૈટિસ્ફૈક્શન ડિગ્રી બતાવીએ છીએ તે નક્કી કરે છે કે સ્થળાંતર જરૂરી છે કે પછી કોઈ ચોક્કસ સેવા ઇન્સ્ટન્સ માટે સ્થળાંતરને અમલમાં મૂકવાની જરૂર છે તેથી ટાર્ગેટ પ્રોવાઇડરની પસંદગીનો ઉપયોગ કરીને વધુ પસંદગી કરવામાં આવે છે તેથી આપણી પાસે અહીં જે છે તે કોઈપણ પ્રકારના સેવા પ્રોવાઇડર માટે સાચું છે જોકે મુખ્યત્વે તે માર્કેટપ્લસ ના પ્રકાર કરવું અથવા તેનો ઉપયોગ કરવો અર્થપૂર્ણ હોય તેથી અમે વિવિધ દરખાસ્તો સાથે 10 પ્રોવાઇડરઓ સાથે સિમ્યુલેશન સાથે કરવામાં આવેલી તુલનાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે તેથી એનો અર્થ એ થયો કે જો કોઈ વ્યવસ્થિત બ્રોકર હોય તો આવી કોઈ અસ્પષ્ટ સિસ્ટમ નથી તેનો અર્થ એ છે કે તે નિર્ણયો લેવા પર લઘુતમ ખર્ચ સાથે તે હા અથવા કોઈ પ્રકારની વસ્તુઓ નો કોલ લે છે પછી તે તેની તુલનામાં કેવી રીતે પ્રદર્શન કરે છે બતાવ્યા મુજબ આ વાદળી રંગ સરેરાશ ઉપલબ્ધતા માટે છે લીલો રંગ વ્યવસ્થિત બ્રોકર માટે છે અને લાલ અસ્પષ્ટ છે તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે તે હંમેશાં વપરાશકર્તાની આવશ્યકતાને અનુસરતું નથી પરંતુ એક અર્થમાં તે ક્રિસ્પ અભિગમ કરતા વધુ સારું છે એ જ રીતે આ ફરીથી સરેરાશ બેન્ડવિડ્થ માટે છે અહીં બ્લુ કલરવપરાશકર્તાની આવશ્યકતા માટે છે લાલ અસ્પષ્ટ માટે છે અને લીલો રંગ વ્યવસ્થિત બ્રોકર માટે છે તેથી અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે તે ક્રિસ્પ બ્રોકિંગ કરતા વધુ સારું છે એ જ રીતે જો આપણે પ્રતિ કલાક VM સરેરાશ ખર્ચને આ જ રીતે જોઈએ તો સ્કેલ પર અસ્પષ્ટતા વધુ સારા પરિણામો આપે છે તેથી તે જ રીતે તે મુખ્યત્વે SaaS માટે પ્રોવાઇડરનો એક પ્રકાર છે પરંતુ અમે SaaS માર્કેટપ્લેસ પર કેટલાક પ્રયોગો કર્યા અથવા SaaS માર્કેટપ્લેસ પર કેટલાક સિમ્યુલેશન કર્યા તેથી અહીં લગભગ 10 પ્રકારના પ્રોવાઇડરઓ છે જેને 365 દિવસના સિમ્યુલેશન સાથે ફરીથી 500 સેવા વિનંતીઓ સાથે ધ્યાનમાં લેવામાં આવે છે કેટલાક પ્રોવાઇડર કામગીરીમાં ઘટાડો QaS પરિમાણ ગૌસિયન ને અનુસરે છે જેનો અર્થ એ છે કે QoS ઘટાડાનું કારણ એ ગૌસિયન અર્થ અને પરંપરાગત ક્રિસ્પ વસ્તુ સાથે સંકોચન કરે છે અહીં આપણે એ પણ જોઈએ છીએ કે ડોટેડ લાઈન વસ્તુ ને દર્શાવે છે તેથી અસ્પષ્ટતા વધુ સારી રીતે ચાલી રહી છે તે ફરીથી ગોઠવો તે હંમેશાં એવું ન હોઈ શકે જો કે વપરાશકર્તાની આવશ્યકતાનું મેપિંગ કરવું વધુ સારું હોવાની સંભાવના છે જે ફઝી ઈન્ફેરેન્સ એન્જિન છે એ જ રીતે 30 દિવસના આ કિસ્સામાં આ ચોક્કસ સમયગાળાનો આ સરેરાશ પ્રતિસાદ છે અને ફઝી ક્રિસ્પસાથેનું એકંદર પ્રદર્શન કેવું છે તે દર્શાવે છે અને વપરાશકર્તાની આવશ્યકતાના સંદર્ભમાં ખાસ કરીને સમાન વસ્તુઓના ઇન્સ્ટન્સ નો સરેરાશ ખર્ચ છે તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે અમે મૂળભૂત રીતે આ ફઝી ઇન્ફેરેન્સ એન્જિનનો અમલ કરીએ છીએ આ ah વપરાશકર્તાની આવશ્યકતાને બે રીતે મેપ કરી શકાય જેથી પ્રોવાઇડર ની ઓફર સાથે વપરાશકર્તાની આવશ્યકતાને બે રીતે ગડબડ કરી શકાય અને ચોક્કસ વપરાશકર્તાની આવશ્યકતા સાથે શ્રેષ્ઠ પ્રોવાઇડરને ખવડાવવાનો પ્રયાસ કરી શકીએ અથવા ચોક્કસ સર્વિસ ઈન્સ્ટન્સ માટે ચોક્કસ વપરાશકર્તા સેટ કરી શકીએ અને આપણે જે જોવા માંગીએ છીએ તેમાં ભવિષ્યના ઘણા અવકાશ છે ખાસ કરીને આ ખાસ વસ્તુના જન્મ માટે રચાયેલ સંશોધન પરના વર્તમાન અભિગમની તુલના કરી શકીએ છીએ તેથી તે જીવનના કાર્યભાર કરી શકાય છે આ વ્યક્તિગત ગ્રાહકો અથવા વપરાશકર્તાઓને લેવાને બદલે હું કહું છું કે આ વપરાશકર્તા ગ્રાહકની આ કેટેગરી છે આ વપરાશકર્તા આ વર્ગ વિસ્તારગ્રાહક છે વગેરે વગેરે અને તે બધું અને તે એપ્લિકેશન્સ પ્રકારની સેવાઓના પ્રકાર પર પણ આધાર રાખે છે તે પ્રકારની વસ્તુઓમાં અને કોઈપણ પ્રકારની સેવાઓ માટે વસ્તુઓને વિસ્તૃત કરવી અથવા XaaS પ્રકારની સેવાઓ વસ્તુઓના મહત્વપૂર્ણ પાસાં હોઈ શકે છે ક્લાઉડ માર્કેટપ્લેસ માં આવી શોધોને યોગ્ય રીતે મેચ કરવામાં ક્યારેય વિલંબ થયો નથી વાસ્તવિક જીવનના દૃષ્ટિકોણથી અથવા વ્યવસાયિક દૃષ્ટિકોણથી બંને માં ઘણો રસ છે અને સંશોધનના દૃષ્ટિકોણથી યોગ્ય વસ્તુઓને કેવી રીતે માપવી અથવા તેને ઔપચારિક રીતે કેવી રીતે કહેવું તે પરથી તે જ શ્રેષ્ઠ શક્ય વસ્તુઓને સુધારવા માટે પસંદ કરવામાં આવ્યું છે જો શ્રેષ્ઠ ન હોય તો તે અમુક પ્રકારની બાંયધરીકૃત પ્રકારની સેવાઓ પર આધારિત છે તેથી ફરીથી તે એવા લોકો માટે છે જેમને ભવિષ્યના અભ્યાસ સંશોધનમાં રસ છે તેથી આ એક મહત્વપૂર્ણ પાસું છે કારણ કે તેમાં ઘણી પહેલો સામેલ છે વિશ્વાસની ક્ષમતા અને SLA ગેરંટી અથવા SLA મૂલ્યો અથવા સમય જતાં SLA કેવી રીતે સંતુષ્ટ થયા છે અને કેવી રીતે પ્રોજેક્ટ કરવું અને હાલમાં તેના આધારે પ્રોજેક્ટ કરવાની વસ્તુઓ શું છે તેના પર કેવી રીતે વિશ્વાસ કરવો તે કેવી રીતે માનવું તેથી તે આધુનિક સમયના ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અથવા વસ્તુઓમાં ક્લાઉડ કમ્પ્યુટિંગને વધુ લોકપ્રિય બનાવે છે તેથી આ ચર્ચા સાથે આપણે આજે અટકી જઈએ છીએ અને અમે અમારા ભાવિ લેક્ચર માં વિવિધ દ્રષ્ટિકોણથી ક્લાઉડ કમ્પ્યુટિંગ ના આ કેટલાક પાસાઓને લેવાનું ચાલુ રાખીશું